ચાલો હવે ચાર્જ કંટ્રોલરની ચર્ચા કરીએ તે એક મહત્વપૂર્ણ PV બેટરી અને લોડ ઇન્ટરફેસ છે તેથી જો આપણે PV પેનલ અથવા PV મોડ્યુલને ધ્યાનમાં લઈએ અને તેની સાથે બેટરીનું આ રીતે સીધું જોડાણ હોય છે તેથી આપણે બેટરીના આ સીધા જોડાણ વિશે ચર્ચા કરી જો PV પેનલ અને બેટરી સુસંગત છે તો તમારે આગળ કોઈ ઇલેક્ટ્રોનિક્સની જરૂર નથી જો કે PV પેનલ્સનો ઉપયોગ ફક્ત બેટરી ચાર્જ કરવા માટે થતો નથી તેઓ લોડને સપ્લાય કરવા માટે પણ ચલાવવામાં આવે છે અને મોટાભાગે PV પેનલ્સ મહત્તમ પાવર પોઇન્ટ પર ચલાવવામાં આવે છે તેથી સામાન્ય રીતે તમારી પાસે લોડ પણ હશે જે PV પેનલ સાથે જોડાયેલ છે હવે IV કેરેકટરીસ્ટીક vt ટર્મિનલ વોલ્ટેજ વિરુદ્ધ કરંટને ધ્યાનમાં લો હવે જો તમારી પાસે I V કેરેકટરીસ્ટીક છે અને હું P V પણ તે જ રંગથી દોરીશ અને કહીશ કે ઓપરેટિંગ બિંદુ શ્રેષ્ઠ ટોચનું પાવર પોઇન્ટ અહીં નજીક હોવું જોઈએ હવે ચાલો કહી શકીએ કે ઇન્સોલેશન બદલાયું છે ઇન્સોલેશન બદલાઈ ગયું છે એટલે કે શોર્ટ સર્કિટ ઓપરેટિંગ પોઇન્ટમાં ફેરફાર થશે અને ચાલો આપણે કહીએ કે તમારી પાસે અન્ય કર્વ છે VOC પોઇન્ટ લોગેરીધમિક રીતે બદલાય છે તેથી તમે શોર્ટ સર્કિટ ઓપરેટિંગ પોઇન્ટની તુલનામાં તેટલું પરિવર્તન જોશો નહીં તેથી મારી પાસે આ IV છે જે IV કર્વ નવા ઇનસોલેશન અને PV કર્વ માટે બદલાયો છે અને શ્રેષ્ઠ ઇચ્છિત ઓપરેટિંગ બિંદુ ક્યાંક અનુરૂપ હશે તો ચાલો હું તે બિંદુને ચિહ્નિત કરું હવે હજી જુદા જુદા ઇન્સ્યુલેશન પર મારી પાસે આની જેમ ઓપરેટિંગ પોઇન્ટ છે તેથી જો તમે પીક પાવર પોઇન્ટ્સના સ્થાનો અથવા મહત્તમ પાવર પોઇન્ટ્સના સ્થાનો જોશો તો ઓપરેટિંગ પોઇન્ટ આમાં ક્યાંક સાથે હશે લગભગ ઊભી રેખાની નજીક તેથી જો હું આની જેમ બેન્ડ દોરીશ તો આ બેન્ડ ઓપરેશનનો ઝોન હશે જે પીક પાવર પોઇન્ટ અથવા ઓપરેશનના મહત્તમ પાવર પોઇન્ટ ઝોન માટેનું ઓપરેશન ઝોન હશે ઓપરેટિંગ પોઇન્ટના આ ક્ષેત્રમાં તમે MPPTની નજીક હોવ છો અને V કર્વ વિરુદ્ધ પાવરની ટેકરીમાં થોડો ફ્લેટનેસ હોવાને કારણે તે મોટાભાગના એપ્લિકેશનો માટે પૂરતું છે જો આપણે હવે કહીએ કે ઓપરેટિંગ પોઇન્ટ્સના ક્ષેત્ર પીક પાવર ઓપરેટિંગ પોઇન્ટની નજીકના આ સાંકડા બેન્ડમાં સ્વિંગ થવા જોઈએ તો દેખીતી રીતે આ તમામ ઓપરેટિંગ પોઇન્ટ્સનો ઉપયોગ થવાનો નથી કારણ કે તમે પીક પાવર ઓપરેટિંગ પોઇન્ટથી નીચે હશો અને તે જ રીતે આ બાજુ પણ આ ઓપરેટિંગ પોઇન્ટ્સનો ઉપયોગ માની લેવામાં આવતો નથી તેથી જો ઓપરેટિંગ પોઇન્ટને અહીં ફરવું હોય તો ડાયરેક્ટ કનેક્શન કાર્ય કરશે નહીં અહીં બેટરીનું ડાયરેક્ટ કનેક્શન કાર્ય કરશે નહીં તમારે અહીં કેટલાક ઇલેક્ટ્રોનિક્સ ની જરૂરી છે જે PV થી બેટરી PV થી લોડ સુધીના બેટરી અને લોડ વચ્ચેના પાવર ફ્લોનું યોગ્ય રીતે સંચાલન કરશે અને તે બધી બાબતોનું તેથી તમારે ત્યાં એકમની જરૂર છે અને તે એકમને ચાર્જ કંટ્રોલર કહેવામાં આવે છે કારણ કે તે ચાર્જ ના પ્રવાહને નિયંત્રિત કરે છે તે ચાર્જના પ્રવાહને આગળ વધારશે તેથી ચાર્જ કંટ્રોલરનું મુખ્ય કાર્ય તે છે કે તે બેટરી અને લોડ વચ્ચેના PV મોડ્યુલમાંથી પાવર ફ્લોને ચલાવે છે ચાર્જ કંટ્રોલરની સર્કિટ વિશે ચર્ચા કરતા પહેલા આપણે ચાર્જ કંટ્રોલરના કાર્યાત્મક તર્કને સમજીએ ચાર્જ કંટ્રોલર કેવી રીતે વર્તન કરે છે ચાર્જ કંટ્રોલર કેવી રીતે કાર્ય કરે છે આ સ્થિતિને ધ્યાનમાં લો જ્યારે બેટરી વોલ્ટેજ પ્રીસેટ મેક્સ vmax વોલ્ટેજથી ઉપર હોય ત્યારે આપણે આ વોલ્ટેજને પ્રીસેટ કરીશું જ્યારે બેટરી વોલ્ટેજ તેના કરતા વધુ હોય તો પછી આપણે બેટરીને સાચવીએ છીએ તે ચાર્જ થયેલ સ્થિતિમાં છે જ્યારે બેટરી ચાર્જ કરેલી સ્થિતિમાં પહોંચી જાય ત્યારે આપણે ઇચ્છીએ છીએ કે બેટરી ફક્ત લોડમાં જ ડિસ્ચાર્જ થાય અને તેને PV પેનલ દ્વારા વધુ કોઈ ચાર્જ ન મળે તેથી તે સમયે તમે બેટરીને PV એરેથી ડિસ્કનેક્ટ કરી શકો છો અને તેને ફક્ત લોડથી કનેક્ટ કરી શકો છો તેથી શરત એ એરે અથવા PV એરેથી બેટરીને ડિસ્કનેક્ટ કરવામાં આવશે પરંતુ તેને લોડ સાથે કનેક્ટ થવા દો હવે જો બેટરી વોલ્ટેજ એ કોઈ પૂર્વવ્યાખ્યાયિત Vmin કરતા ઓછી હોય તો ચાલો આપણે આને વ્યાખ્યાયિત કરીએ V લઘુત્તમ વોલ્ટેજ તેથી બેટરી વોલ્ટેજ તેના કરતા ઓછું છે આપણે તેને આગળ કોઈ ડિસ્ચાર્જ કરવા માંગતા નથી પરંતુ આપણે હજી પણ PV પેનલ પાસેથી ચાર્જ લેવાની જરૂર છે પછી લોડમાંથી બેટરીને ડિસ્કનેક્ટ કરો જેથી તમે જાણો છો કે બેટરી લોડમાં ડિસ્ચાર્જ થશે નહીં પરંતુ તે હજી પણ PV પેનલ સાથે જોડાયેલ છે જેનો અર્થ છે કે તે PV પેનલ દ્વારા ચાર્જ થઇ શકે છે બીજુ 3 જી શરત જો બેટરી વોલ્ટેજ Vmin અને Vmax ની વચ્ચે હોય તો પ્રીસેટ પૂર્વનિર્ધારિત લઘુત્તમ અને મહત્તમ વોલ્ટેજ હોય તો તે સ્થિતિ દરમિયાન PV અને લોડ બંને બેટરીથી કનેક્ટ થઈ શકે છે અને તે બધા પેનલની IV કેરેકટરીસ્ટીક ના મહત્તમ પાવર પોઇન્ટ ના ઝોનમાં કાર્યરત હશે તો તે સ્થિતિ હેઠળ બંને PV એરે અને લોડ બેટરી સાથે જોડાયેલા છે તો લગભગ તમામ ચાર્જ કંટ્રોલરનો આ સરળ કાર્યાત્મક તર્ક છે તો ચાર્જ કંટ્રોલર્સ આપવામાં આવતા આ તર્કનું પાલન કરશે અને ચાલો આપણે આ તર્કને સમજવાનો પ્રયત્ન કરીએ અને આના માટે સ્કેમેટીક સર્કિટ બનાવી શકીએ ચાલો હવે IV કેરેકટરીસ્ટીક ના દૃષ્ટિકોણથી આ Vmin અને Vmax શું છે તે સમજવાનો પ્રયાસ કરીને કાર્યાત્મક તર્કને સંક્ષિપ્ત સ્કેમેટીક સર્કિટ વૈચારિક સ્વરૂપમાં મૂકીએ હવે ચાલો હું આ vt વિરુદ્ધ it છે અને મારી પાસે આ કેરેકટરીસ્ટીક છે અને આપણે કહ્યું છે કે આપણે MMPT ઝોનમાં કાર્ય કરવા માંગીએ છીએ તો એક ઝોન એક ક્ષેત્ર અહીં આવેલા ઓપરેટિંગ પોઇન્ટનો સમૂહ MPPTની નજીક છે હવે આ નીચું વોલ્ટેજ પોઇન્ટ આપણે વ્યાખ્યા આપીશું કે તે Vmin છે અને ઉચ્ચ વોલ્ટેજ પોઇન્ટ જેને આપણે વ્યાખ્યાયિત કરીશું તે Vmax છે હવે જો બેટરી વોલ્ટેજ આની અંદર છે તો પછી PV પેનલ બેટરી અને લોડ સાથે જોડાયેલ છે જો બેટરીનો વોલ્ટેજ આના કરતા ઓછો છે તો તમે જાણો છો કે બેટરી ચાર્જ કરેલી સ્થિતિમાં નથી અને તો બેટરીને લોડથી ડિસ્કનેક્ટ કરવું પડશે તો આ કરતા ઓછા બેટરી વોલ્ટેજ માટે બેટરીને લોડથી ડિસ્કનેક્ટ કરવું પડશે તે સીધા PV પેનલથી કનેક્ટ થઈ જશે તો તે લગભગ સંપૂર્ણ PV પેનલ કરંટ સાથે ચાર્જ કરવામાં આવશે અને Vmax થી ઉપરના આ ક્ષેત્રમાં આપણે બેટરીને આગળ કોઈ ચાર્જ કરવા માંગતા નથી આપણે ઓપરેટિંગ પોઇન્ટરને આ બાજુ આગળ વધારવા માંગતા નથી અને આપણે બેટરીને લોડ સાથે કનેક્ટ કરીશું અને બેટરીને PV પેનલથી અલગ કરીએ છીએ જે તર્ક છે તો ચાલો હવે કન્સેપ્ચ્યુઅલ સર્કિટ દોરીએ આપણી પાસે PV પેનલ છે મને સ્વીચ બેટરી મળી અને તેને આની જેમ કનેક્ટ કરવા દો હવે મને બીજી સ્વીચ મેળવવા દો અને આ ફેશનમાં લોડને કનેક્ટ કરો તો ચાલો હું આને S1 તરીકે બોલવું છું અને મને આ સ્વીચને S2 તરીકે બોલવવા દો બે સ્વિચ હવે આ વોલ્ટેજ એ બેટરી વોલ્ટેજ VB છે તો આ VB છે તો આ કન્સેપ્ચુઅલ સ્કેમેટીક છે ચાલો હવે આપણે વિવિધ મોડ જોઈએ આપણે 3 કન્ડિશન્લ સ્ટેટમેન્ટ મુક્યા હતા એક જ્યારે બેટરી વોલ્ટેજ Vmax કરતા વધારે હોય ત્યારે જ્યારે બેટરીનો વોલ્ટેજ Vmin કરતા ઓછો હોય અને બેટરી વોલ્ટેજ એ બંનેની વચ્ચે હોય તો ચાલો આપણે જોઈએ કે આ કન્સેપ્ચુઅલ સ્કેમેટીક આ ત્રણ સ્થિતિઓમાં કેવી રીતે કાર્ય કરે છે તો અહીં પ્રથમ મોડમાં આપણે વ્યાખ્યાયિત કરીએ કે V બેટરી Vmax કરતા વધારે છે તો આ મોડ દરમિયાન જ્યારે V બેટરી Vmax કરતા વધારે હોવી જોઈએ આપણે એ સ્થિતિમાં જોયું કે જો VB Vmax અને એરેથી બેટરી ડિસ્કનેક્ટ થાય છે તો તે શરત છે જે આપણે લાગુ કરી છે તો આપણે બેટરીને ફક્ત લોડ સાથે કનેક્ટ કરવી જોઈએ કારણ કે બેટરી સંપૂર્ણ રૂપે ચાર્જ થયેલ છે તેને લોડ પર ડિસ્ચાર્જ થવા દો અને તેને આગળ ન આવવા દો આ ઓપન રહેવા દો તો PV પેનલ બેટરી ચાર્જ કરશે નહીં પરંતુ બીજી તરફની બેટરી લોડમાંથી ડિસ્ચાર્જ કરવાનું ચાલુ રાખશે તો તે છે જે અહીંના કરંટના પ્રવાહમાં સૂચવવામાં આવે છે બીજા મોડમાં આપણી શરત બેટરી વોલ્ટેજ VB Vmin હતી તો બેટરી વોલ્ટેજ Vmin છે એટલે કે તે આ ક્ષેત્રમાં છે બેટરી વોલ્ટેજ જેનો અર્થ છે ઓપરેટિંગ પોઇન્ટ અહીં ક્યાંક હશે તો આપણે બેટરી ને ચાર્જ કરવાની જરૂર છે તો જેનો અર્થ છે કે આપણે સ્વીચ S1 ચાલુ હોવી જોઈએ અને S2 ને બંધ હોવું જોઈએ અને તો ફક્ત S1 કનેક્ટ થશે અને બેટરી PV પેનલથી કનેક્ટ થઈ જશે અને ચાર્જ થઈ જશે અહીંની આ સ્થિતિમાં તમે જુઓ છો કે લોડનું બેટરી અથવા PV પેનલ સાથે કોઈ જોડાણ નથી લોડને પાવર પૂરો પાડવામાં આવશે નહીં શું તમે આ માંગો છો અંતિમ શરત ત્રીજી શરત પછી મને તેના પર પાછા જવા દો તો અહીં ત્રીજી શરતમાં આપણે કહીએ છીએ કે બેટરી વોલ્ટેજ Vmin અને Vmax Vmin ≤ VB ≤ Vmax ની વચ્ચે છે તો બેટરી વોલ્ટેજ આ બે મૂલ્યોની વચ્ચે છે તો આ સ્થિતિ હેઠળ તે છે જેનો અર્થ છે કે તે નજીકના MPPT ના ઝોનમાં છે તો બધા કનેક્ટ થશે બંને S1 કનેક્ટ થશે અને S2 કનેક્ટ થશે અને PV સોર્સમાંથી બંને લોડ બેટરીમાં કરંટ પ્રવાહ હશે હવે હું અહીં પાછો આવું છું અને હું જણાવવા માંગું છું કે આ મોડ બે ના સમય દરમ્યાન અને બેટરી જયારે Vmin કરતા ઓછી હોય છે તે PV પેનલ સાથે જોડાયેલ છે PV પેનલ બેટરી ચાર્જ કરી રહી છે જેનો અર્થ ઓપરેટિંગ પોઇન્ટ છે અહીં ક્યાંક લોડમાં કોઈ પાવર સોર્સ જોડાયેલ નથી લોડનું શું થાય છે તમે આ ફેશનમાં લોડને કનેક્ટ કરી શકો છો અને અહીં એક બફર ક્ષમતા છે જે બફરિંગ કરશે અને હું તેને S3 તરીકે બોલાવીશ તો કોઈ એક આ પ્રકારની રચના જોઈ શકે છે કે બેટરી ઓછી હોય ત્યારે PV પેનલ બેટરી ચાર્જ કરે છે અને S3 અહીં જોડાયેલ છે અને તે છે PV પેનલ લોડને પણ સપ્લાય કરે છે પરંતુ સમજો કે આ S1 એ એક દિશામાં પસાર થતો કરંટ છે કરંટ બેટરી માંથી બહાર નીકળશે નહીં અને S3 દ્વારા ફરીથી લોડમાં પસાર થશે નહીં તો તમારે એક સાવધાની લેવી પડશે S1 એ દિશા નિર્દેશી સ્વિચ છે ત્યાં ફક્ત આ દિશામાં કરંટ પ્રવાહ હોઈ શકે છે બીજી દિશામાં નહીં અને PV કરંટ સપ્લાય કરી શકે છે અને તો આ સમય દરમિયાન લોડને પાવર પહોંચાડે છે તો શરત એ છે કે VB Vmin ત્યારે S3 ચાલુ હોય ત્યારે સમાન સ્થિતિ તો આપણે કહીશું કે S3 ચાલુ છે અને આ સ્થિતિ દરમિયાન S3 ચિત્રમાં આવતું નથી તો દેખીતી રીતે S3 આ સ્થિતિમાં બંધ છે અને તે ચિત્રમાં આવતી નથી તો આ સુધારો જે કોઈ પણ આ સ્થિતિના સમયમાં કરી શકે છે જ્યારે બેટરીનો વોલ્ટેજ Vmin કરતા ઓછો હોય તો ત્યાં સ્વીચ S3 દ્વારા થોડો પાવરનો જથ્થો લોડમાં ફ્લો થતો શકે છે જયારે S1 એ એક દિશાનિર્દેશી સ્વિચ આપેલ છે જો કે મોટાભાગના ચાર્જ કંટ્રોલર સર્કિટ્સમાં તમને S3 મળશે નહીં તે ફક્ત S1 અને S2 હશે તેને સરળ રાખો આપણે આ સર્કિટના અમલીકરણ અંગે ચર્ચા કરીશું કારણ કે મોટાભાગે આ ક્ષેત્રમાં ઓપરેટિંગ પોઇન્ટ ફરતા રહે છે બંને vmax કરતા વધારે અને vmin સ્થિતિ કરતા ઓછા હોય તે અંતિમ સ્થિતિમાં મોટાભાગેના પ્રસંગમાં તે અહીં હોય છે અને તેથી તે સ્વિચ S1 અને S2 માંનો એક હશે S3 ચિત્ર પર આવશે નહીં મારી પાસે અહીં ચાર્જ કંટ્રોલર સર્કિટની સંપૂર્ણ સર્કિટ સ્કેમેટીક છે તમે જુઓ છો કે આ બંને સ્વીચો રિલે છે તેમાં રિલે કોઇલ જોડાયેલા છે રિલે કોઇલ ખરેખર BJT દ્વારા ચાલુ અને બંધ કરવામાં આવી છે અહીં એક BJT છે બીજો BJT અહીં છે અને તેઓ op amps દ્વારા સંચાલિત છે અને ઝેનર્સ મૂળભૂત રીતે પ્રીસેટ vmax અને vmin લિમિટ્સ સેટ કરવા માટે વપરાય છે હવે આ સર્કિટ કેવી રીતે કાર્ય કરે છે ચાલો આપણે આ સર્કિટનું પુનર્ગઠન કરીએ અને તમે સમજી શકશો કે આ સર્કિટ કેવી રીતે આવી છે ચાલો હું સ્વચ્છ વ્હાઈટ બોર્ડથી પ્રારંભ કરું તમારી પાસે PV પેનલ PV એરે છે અને PV એરે એ લોડ R0 સાથે જોડાયેલ છે અને આપણી પાસે આની જેમ વચ્ચે બેટરી પણ છે તો આ બેટરી છે તો આ રીતે સર્કિટ છે અહીં આપણી પાસે એક સ્વીચ હતી અને ત્યાં બીજી સ્વીચ છે ચાલો આપણે S1 અને S2 સ્વિચ કહીએ અને હવે આપણે એવું કરીશું જેથી આ બંને સ્વીચો સામાન્ય રીતે બંધ છે સામાન્ય રીતે બંધ એટલે ઓપરેશનમાં મોટાભાગના સમયમાં આપણે ઇચ્છીએ છીએ કે બંને સ્વીચો ચાલુ હોય બેટરી vmin અને vmax ની વચ્ચે છે અને ઓપરેશન એવું છે કે PV બેટરી અને લોડ બંનેને સપ્લાય કરે છે અને બેટરી એ એનર્જી બફર તરીકે કામ કરે છે સ્વીચો S1 અને S2 એ રિલે છે તેઓ રિલે કોઇલ દ્વારા ચલાવાય છે તો અહીં એક રિલે કોઇલ છે જે સ્વિચ S1 ને ચલાવશે તો જ્યારે આ રિલે કોઇલ એનર્જાઇસ થાય છે ત્યારે સ્વીચ S1 ઓપન રહેશે જો આ કોઇલ પછી એનર્જાઇસ નહીં થાય તો તે સામાન્ય ઓપરેટિંગ સ્થિતિ છે S1 બંધ થઈ જશે સામાન્ય રીતે બંધ તેવી જ રીતે રિલે S2 આ કોઇલ દ્વારા એનર્જાઇસ થાય છે અને S1 ની જેમ જ્યારે કોઇલ એનર્જાઇસ થાય છે ત્યારે S2 ઓપન હોય છે અને કોઇલ એનર્જાઇસ ન થાય ત્યારે S2 સામાન્ય રીતે બંધ હોય છે તો આ રિલે કોઇલ છે હું તેમને અહીં ચિહ્નિત કરીશ અને હું સૂચવીશ કે આ કોઈ NC રિલે છે તેનો અર્થ એ છે કે તે સામાન્ય રીતે બંધ રિલે છે અન એનર્જાઇસ સ્થિતિ હેઠળ સ્વીચ બંધ છે તો આ NC પણ તો ચાલો હવે હું રેઝિસ્ટન્સ દોરીશ અહીં એક ઝેનર મૂકીશ અને હું આ પ્રમાણે બીજા બે રેઝિસ્ટન્સ પણ મૂકીશ તો અહીં આ મિડપોઇન્ટ આ એટન્યુએટર નું મધ્યબિંદુ vB નું પ્રતિનિધિત્વ કરનાર તરીકે ગણવામાં આવશે અને આ ઝેનરને vmax તરીકે માનવામાં આવશે તો અહીં આ એટન્યુએટર ફક્ત સરખા વોલ્ટેજ માટેનો વોલ્ટેજ ડિવિઝન vB રજુ કરે છે અને બેટરીમાંથી રજૂ કરશે કારણ કે બેટરી વોલ્ટેજ વિવિધ હોઈ શકે છે તો મારે એક નિશ્ચિત સંદર્ભ વોલ્ટેજ લેવાની જરૂર રહેશે તો જો હું ઝેનરનો ઉપયોગ કરું તો આ એક ફિક્સ રેફરન્સ વોલ્ટેજ થશે અને હું તેને vmax તરીકે બોલવું છું હવે આ બંનેને તમે op amp થી બફર કરો તો ચાલો હું બફર દ્વારા vB પસાર કરું આ એક વોલ્ટેજ ફોલોવર છે અને vmax હું તેને પણ બફર કરવાનું કારણ એ છે કે આ ઉચ્ચ ઇનપુટ અવરોધ છે ઇનપુટ અવરોધ ઉચ્ચ છે અને આઉટપુટ અવરોધ ઓછો છે તો તમે જે રેઝિસ્ટન્સ વાપરો છો તે સર્કિટની આઉટપુટ બાજુની સ્થિતિને અસર કરશે નહીં તો હવે આ બે હું તેને એક ક્મ્પેરેટર ને આપીશ તો હું vB વોલ્ટેજને રેઝિસ્ટન્સ માંથી પસાર કરીશ અને તેને કમ્પેરેટરના પ્લસ ઇનપુટમાં આપીશ અને vmax ને હું નેગેટીવ ઇનપુટમાં આપીશ હું ક્મ્પેરેટર નું આઉટપુટ રેઝિસ્ટર દ્વારા પસાર કરી BJT ને આપીશ હવે કમ્પેરેટરનું આઉટપુટ અને પ્લસ આ ક્મ્પેરેટર નું હું એક અવરોધ મૂકીશ આ મહત્વપૂર્ણ છે કારણ કે તમારે ઉપલા ટ્રિપ પોઇન્ટ અને નીચલા ટ્રીપ પોઇન્ટ વચ્ચે હિસ્ટ્રેસિસ આપવાની જરૂર છે હું તે પછીથી સમજાવીશ હવે ટ્રાંઝિસ્ટરના બેઝને આ op amps દ્વારા ઈનપુટ આપવામાં આવે છે તમે તેને નેગેટીવ રીલેથી કનેક્ટ કરો છો અને કલેક્ટર આ રિલે કોઇલ સાથે જોડાયેલ છે અને રિલે કોઇલ બેટરી દ્વારા એનર્જાઇસ થાય છે તો મને તે દો આ છે આ બેટરી હું આ સિમ્બોલ આપીશ અને ગ્રાઉન્ડ સર્કિટ સર્કિટ ગ્રાઉન્ડ કાલ્પનિક ગ્રાઉન્ડ માટે હું આ સિમ્બોલ આપીશ આ તે છે જેનો ઉપયોગ op amps ના પાવરિંગ માટે થાય છે તો હું આ op amps ને પાવર આપીશ બેટરી વોલ્ટેજ દ્વારા આ op amps ને પાવર આપીશ હું આને Q1 તરીકે બોલાવીશ અને આ VC કંટ્રોલ વોલ્ટેજ છે જુઓ રિલે કોઇલમાં મોટો રેઝિસ્ટન્સ હોય છે અને મોટો ઇન્ડક્ટન્સ પણ તો જ્યારે આપણે રિલેને સ્વિચ ઓફ કરીશું ત્યાં વિશાળ ઇન્ડક્ટીવ કિક હશે તેને રોકવા માટે તમારી પાસે અહીં આ રીતે ફ્રી વ્હિલિંગ ડાયોડ છે તે મૂકવાનું ભૂલશો નહીં નહીં તો તમારો BJT અહીં ઉડી જશે તો આ રીતે ફ્રી વ્હિલિંગ ડાયોડ મૂકો હવે તમે જુઓ છો કે તે કેવી રીતે કાર્ય કરે છે હવે મારી પાસે આ પોટેન્સીઅલ vB છે જે બેટરી વોલ્ટેજને સંવેદના આપી રહ્યો છે અને મારી પાસે આ Vmax છે જે ઝેનર ટર્મિનલથી બફર કરવામાં આવતા ફિક્સ વોલ્ટેજ છે તો આ vB છે આ vBmax છે vmax છે તો જ્યારે પણ vB એ vmax ની સરખામણીમાં વધે છે આ ક્મ્પેરેટર છે Vc ઊચો જાય છે તો જ્યારે Vc ઊચો જાય છે Q1 ચાલુ થાય છે જ્યારે Q1 ચાલુ થાય છે ત્યાં રિલે કરંટ વહે છે તો રિલે એનર્જાઇસ થાય છે આ ખુલશે તો આપણી શરત છે કે જ્યારે vB એ vmax કરતા વધારે હોય ત્યારે સ્વિચ S1 ઓપન થાય છે જેથી બેટરી ફક્ત લોડમાં જ ડિસ્ચાર્જ થાય પરંતુ એક આ સ્વિચ ઓપન થાય છે બેટરી સંપૂર્ણ રીતે લોડને સમર્થન આપે છે અને તો આ પોટેન્સીઅલમાં ઘટાડો થશે કારણ કે પોટેન્સીઅલમાં આ ડ્રોપ આ નીચે આવશે અને પછી કદાચ vmax થી ઓછું થઈ જશે પછી અને આ સ્વિચિંગ ચાલુ રાખશે આ સતત ચાલુબંધ એ રિલે માટે સારું નથી તો તમે હિસ્ટ્રેસિસ મૂકો તો તેથી જ આ હિસ્ટ્રેસીસ ચિત્રમાં આવી છે તો જે ક્ષણ vB એ vmax થી વધે છે આ ઊચું જશે ચાલુ કરશે આ ખુલશે આ વોલ્ટેજ થોડો નીચો જશે કારણ કે તે આખા લોડને ટેકો આપે છે અને તે પણ થોડો ઓછો થાય છે આ હિસ્ટ્રેસિસને કારણે ત્યાં એક નીચું ટ્રિપ પોઇન્ટ છે ફક્ત તે નીચે જાય છે ફક્ત જો vB આ હિસ્ટ્રેસિસ ઘટકો દ્વારા નક્કી કરેલા નીચલા ટ્રિપ પોઇન્ટ મૂલ્યથી નીચે જાય તો તમે NC સ્વીચને ફરીથી બંધ જોશો તો હિસ્ટ્રેસિસ અહીં ખૂબ જ મહત્વપૂર્ણ છે તો તેનો ઉપયોગ કરો અને તેને યોગ્ય રીતે મૂકો હવે સર્કિટના બીજા ભાગ પર આવીને હું રેઝિસ્ટન્સ અને ઝેનરને કનેક્ટ કરું છું હવે આ રેઝિસ્ટન્સ અને ઝેનરનો ઉપયોગ અન્ય સંદર્ભ વોલ્ટેજ નક્કી કરવા માટે થાય છે જે vmin છે તો હું તેને બફર કરીશ અને તેને ક્મ્પેરેટર ને આપીશ તો મારી પાસે બેટરી સપ્લાય દ્વારા સંચાલિત op amp હશે મારી પાસે બીજો બફર હશે મને ખરેખર આ બફરની જરૂર નથી પરંતુ હું તેને સંપૂર્ણતા માટે બતાવી રહ્યો છું કે હું હંમેશાં અહીંથી vB પસંદ કરી શકું છું પરંતુ કોઈપણ રીતે હું આ vB નો ઉપયોગ કરીશ તે બફરનું આઉટપુટ આ vmin છે તો vmin નું આઉટપુટ હું એક રેઝિસ્ટરને જોડું છું અને આ બંનેને હું કમ્પેરેટરમાં પસાર કરું છું vmin હું તેને ક્મ્પેરેટર ના પોઝિટીવ અને ક્મ્પેરેટર ના નેગેટીવમાં હું vB આપીશ અને ક્મ્પેરેટર બેટરી દ્વારા સંચાલિત થાય છે અને તેનું આઉટપુટ BJTને આપવામાં આવે છે અને જેમ BJT નો કલેક્ટર આ રિલે સાથે જોડાયેલ છે S2 રિલે કોઇલ છે અને તમે તેને Q2 અને આ Vc2 તરીકે બોલાવો છો ફ્રી વ્હિલિંગ ડાયોડને રિલેની આજુબાજુ મૂકવાનું ભૂલશો નહીં હવે સર્કિટનો આ ભાગ તે કેવી રીતે કાર્ય કરશે જ્યારે vB એ vmin કરતા ઓછું જાય છે જ્યારે માઇનસ ટર્મિનલથી કનેક્ટેડ vB એ vmin કરતા ઓછું જાય છે ત્યારે આ ઊચું જશે અને જ્યારે આ ઊચું જશે ત્યારે Q2 ઓન વધશે જ્યારે Q2 ઓન થાય છે ત્યારે આ રિલે એનર્જાઇસ થાય છે જ્યારે આ રિલે એનર્જાઇસ થાય છે ત્યારે S2 ઓન છે તો જ્યારે Vb Vmin થાય છે ત્યારે આપણે ઇચ્છીએ છીએ કે S2 આપણા તર્ક મુજબ ઓન થાય S1 બંધ થાય જેથી બેટરી ચાર્જ થઈ જાય તો તે અહીં કામ કરતું તર્ક આ છે અહીં પણ આપણે ઇચ્છીએ છીએ કે તમે હિસ્ટ્રેસિસનો ઉપયોગ કરો જેથી તમે આ અને આઉટપુટ વચ્ચે રેઝિસ્ટન્સને જોડી શકો અને હિસ્ટ્રેસીસ થઈ શકે કેમ કે આ ખોલતાંની સાથે જ આ વોલ્ટેજ તરત જ વધી જશે અને ઓનઓફ શરૂ થશે તો આ તરફ રેઝિસ્ટન્સને જોડવું અને હિસ્ટ્રેસિસ મૂકવાનું સારું છે જેથી વોલ્ટેજ વધી જાય તો પણ ટ્રિપ થઇ ફરીથી આવે છે ફરી ટ્રીપ થઈને પાછો આવશે નીચલા ટ્રિપ પોઇન્ટ અને ઉપરના ટ્રીપ પોઇન્ટ હિસ્ટ્રેસીસના આધારે નિર્ધારિત થાય છે તો આ રીતે આ ચાર્જ કંટ્રોલર સર્કિટ કાર્ય કરે છે તો જ્યારે પણ vB એ vmax કરતા વધારે હોય તમે જોશો કે આ ઓપન થશે જ્યારે પણ vB એ vmin કરતા ઓછું હોય આ બંધ રહેવાનું ચાલુ રાખશે આ પોલારીટી જુઓ આ ઓપન થશે આ બંધ રહેશે તો જ્યારે vB એ vmin અને vmax ની વચ્ચે હોય તો બંને જો VB એ vmax કરતા ઓછું હોય અને VB એ vmin કરતા વધારે હોય તો આ બંને બંધ છે અને S1 અને S2 બંધ છે તો હવે તે જ તર્ક છે જે આપણને જોઈએ છે અને અહીંના તમામ ઇલેક્ટ્રોનિક્સ બેટરી વોલ્ટેજ દ્વારા સંચાલિત છે તો જો તમને બેટરી વોલ્ટેજ સુસંગત છે તો તમને બેટરી વોલ્ટેજ સિવાય અન્ય કોઈપણ વધારાના વીજ પુરવઠાની જરૂર નથી જો બેટરી વોલ્ટેજ ખૂબ મોટા છે અને આ વીજ પુરવઠો જનરેટ કરવા માટે તમારી પાસે એક નાનો DC DC કન્વર્ટર હોવો જોઈએ જે તમે આ op amps અને રિલે માટે વાપરી રહ્યા છો સ્વીચો S1 અને S2 ને રિલે હોવાને બદલે તમે તેમને પાવર સેમી કંડક્ટર ડિવાઇસથી પણ બદલી શકો છો તમે MOSFET અથવા BJTનો ઉપયોગ પણ કરી શકશો પરંતુ મોટે ભાગે સિસ્ટમ સર્કિટ MPPT નજીક ઓપરેટિંગ ઝોનમાં કાર્યરત છે તો S1 અને S2 ચાલુ રહેશે અને તો આ રિલે કોઇલ એનર્જાઇસ નથી Q1 અને Q2 બંધ છે Q1 અને Q2 દ્વારા કરંટ વહેતું નથી તો MPPT ની સ્થિતિ દરમિયાન પાવરનો ઓછામાં ઓછો જથ્થો વહે છે અને મોટા ભાગના સમયમાં સીસ્ટમ તે ઓપરેશનના ક્ષેત્રમાં જ હશે અને તો આ એક સુંદર કાર્યક્ષમ સર્કિટ છે અને રિલે ફક્ત અંતિમ ઓપરેટિંગ પરિસ્થિતિઓમાં જ ચિત્રમાં આવશે જ્યારે vB એ vmax કરતા વધારે જાય છે અને જ્યારે vB એ vmax થી ઓછી જાય છે ત્યારે જ આ સ્વીચોનું સંચાલન ચિત્રમાં આવે છે અન્યથા તેઓ ચિત્રમાં નથી તો ફક્ત ત્યારે જ રિલેનું ઓપરેશન આવશે અને ઓપરેશનના ચક્રોની સંખ્યા ખૂબ ઓછી હશે તે ઘણા વર્ષો સુધી ચાલશે કારણ કે રિલેમાં 10000 થી પણ વધારે ઓપરેશનના ચક્ર હોય છે તો તે ઘણા વર્ષો સુધી ચાલશે તો તો આ એક સુંદર છે રિલે ને વાપરવું એ ખૂબ ઉપયોગી સર્કિટ સરળ સર્કિટ અને ખૂબ સસ્તું છે ચાલો આપણે કહીએ કે આપણે રિલેને BJT જેવા પાવર સેમિકન્ડક્ટર સ્વીચથી બદલવા માંગીએ છીએ તો ચાલો હું સર્કિટનો આ ભાગ ભૂંસી નાખું અને પાવર BJT દ્વારા સ્વીચને બદલીશ અને હું PNP નો ઉપયોગ કરી રહ્યો છું કારણ કે હું PNP ને આ બાજુ મૂકી રહ્યો છું અને હું રીલે સાઇડ સ્વિચિંગ કરી શકું છું તો ચાલો હું આની જેમ રેઝિસ્ટન્સ મુકીશ અને મને અહીં બેઝ અને એમીટર વચ્ચે એક રેઝિસ્ટન્સની જરૂર છે અને એક વધુ ફેરફારની આપણે આને vB અને અહીં vmax આપવાની જરૂર છે તો હવે તર્ક બરાબર થશે તમે જોશો જ્યારે તમે જુઓ છો કે vmax પોઝિટીવને આપવામાં આવે છે vB નેગેટિવને આપવામાં આવે છે તો સામાન્ય રીતે vB એ vmax કરતા ઓછું હોય છે તો આ ઊચું છે Q1 ચાલુ છે અને બેઝ કરંટ વહે છે આ ચાલુ રહેશે હવે જ્યારે vB એ vmax કરતા વધારે જાય છે નેગેટીવ પ્લસ કરતા વધારે જાય છે આ નીચું જશે Q1 સ્વિચ ઓફ થઈ જશે બેઝ ડ્રાઇવ નથી આ સ્વિચ ઓફ થઈ જશે તો જ્યારે vB એ vmax કરતા વધારે હોય ત્યારે આપણે આને સ્વીચ ઓફ કરવા માગીએ છીએ અને પછી આપણે લોડમાં બેટરી ડિસ્ચાર્જ કરવા માંગીએ છીએ તો આ રીતે તમે રિલેને પાવર સેમીકન્ડક્ટર સ્વીચથી પણ બદલો છો PNP ટ્રાંઝિસ્ટરને બદલે તમે P ચેનલ MOSFET નો પણ ઉપયોગ કરી શકો છો હું તમને PNP ટ્રાંઝિસ્ટર અથવા P ચેનલ MOSFET જેવા પાવર સેમિકન્ડક્ટર સ્વીચ સાથે આનું ફેરબદલ કરવા માટે છોડીશ અને અહીં તર્કને યોગ્ય રીતે વ્યવસ્થિત કરીશ